તો મિત્રો આજે સ્ટ્રેસ વિશે વાત કરવામાં આવશે અને આમાં આપણે ચાર થીમ વિશે ચર્ચા કરીશું પ્રથમ આપણે તણાવ ની વ્યાખ્યા કરીશું બીજું આપણે તણાવ ના કારણોનું વિશ્લેષણ કરીશું ત્રીજું આપણે તણાવ ના પરિણામો પર વિચારણા કરીશું અને છેલ્લે આપણે તણાવ ના સંચાલન વિશે ઉલ્લેખ કરીશું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન રિપોર્ટ અનુસાર તણાવ એ મૃત્યુનું બીજું મહત્વનું કારણ છે અને તેને 21મી સદીમાં બ્લેક ડેથ પણ કહેવામાં આવે છે આજનું તણાવ આકાશ જેટલું વધી રહ્યું છે અને વ્યક્તિઓ પરિવારો અને સમુદાયો પર તણાવ લાવી રહ્યું છે તણાવ એ માનસિક તણાવ અથવા ચિંતાની સ્થિતિ છે જે આપણા જીવન કાર્ય વાતાવરણ વગેરેમાં સમસ્યાઓને કારણે થાય છે અને તે ગતિશીલ સંતુલનને ખલેલ પહોંચાડે છે જેને હોમિયોસ્ટેસિસ કહેવાય છે અને તે શારીરિક સમસ્યાઓ ભાવનાત્મક અશાંતિ અને અપ્રતિકૂળ માનસિક સ્વાસ્થ્યનું કારણ બને છે તે અસ્થમા બ્લડ પ્રેશર હૃદય રોગ કેન્સર અને પીઠની સમસ્યાઓ તરફ દોરી જાય છે તે સમસ્યાઓ ઈન્ટરનેટ અને સાયબર સ્પેસ માહિતી ને ખસેડવાનું ચાલુ રાખે છે જે આંતરવ્યક્તિત્વ સમસ્યાઓની ગુણવત્તાને જોખમમાં મૂકે છે જીવનમાં આર્થિક મુશ્કેલીઓ બેરોજગારી અને સંબંધો તૂટવાથી ભાવનાત્મક ઉથલપાથલ થાય છે અને આ સંદર્ભમાં એ વાત પર ભાર મૂકવાની જરૂર છે કે જેમ કે આર્થિક સમસ્યાઓ કૌટુંબિક સમસ્યાઓ ગમે તે હોય અમે ઉલ્લેખ કર્યો છે કે જે તણાવ તરફ દોરી જાય છે તેને તણાવ કહેવામાં આવે છે તેનો અર્થ એ છે કે બીજા શબ્દોમાં કહીએ તો તણાવ પેદા કરતી ઉત્તેજના એ તણાવપૂર્ણ જીવનની ઘટનાઓ તણાવ છે જેમ કે નજીકના સંબંધીઓ અથવા પરિવારના સભ્યોનું મૃત્યુ અણધારી બીમારી પરિવારના સભ્યોની માંદગી મિત્ર સાથે બ્રેકઅપ પરીક્ષામાં ગેરહાજર રહેવું ખાવાની ટેવમાં ફેરફાર તેવી જ રીતે ઘોંઘાટ ભીડ વધતું તાપમાન વ્યસ્ત રસ્તાઓ દ્વારા ઑફિસમાં દૈનિક મુસાફરી અને અનિયમિત શિફ્ટ કામ તણાવનું કારણ બને છે અને આ તણાવ લાવે છે ઉદાહરણ તરીકે લોકો પાયલોટનું ઉદાહરણ લો તેઓ પ્રવેશ કરી આપો કર્યા પછી લોકો કેબિનમાં પ્રવેશ કરે છે અને દિવસમાં તે તેની સવારે 6 વાગ્યા સુધીમાં પ્રથમ શિફ્ટ શિફ્ટ શરૂ કરે છે અને નિયમ અથવા ધોરણની વાત કરીએ તો તે વાહન ચલાવશે અથવા 8 કલાક સુધી તેનું કામ ચાલુ રાખશે અને તેની શિફ્ટ બપોરે 2 વાગ્યે સમાપ્ત થશે અને ફરીથી 8 કલાક પછી તેને ડ્યુટી માટે બોલાવવામાં આવશે એટલે કે જો તેની શિફ્ટ બપોરે 2 વાગ્યે સમાપ્ત થશે તો તેને ફરીથી રાત્રે 10 વાગ્યે ફરજ માટે બોલાવવામાં આવશે તેથી જો આ પ્રકારનું અનિયમિત શિફ્ટ થાય છે તો તે જૈવિક ઘડિયાળ ની વિકૃતિ તરફ દોરી જાય છે અને તે શારીરિક તણાવનું કારણ પણ બને છે અને તેથી તણાવ એક એવી વસ્તુ છે કે તે આપણા શરીરને તોડી નાખે છે અને તેને રાખવા માટેનું કારણ બને છે અને ચાલો હવે તપાસ કરીએ તણાવ અને પ્રદર્શન વચ્ચેનો સંબંધ શું તણાવ પ્રભાવને વધારે છે કે ઘટાડે છે કારણ કે ગ્રાફ માટે તમે જોઈ શકો છો કે અમે X અક્ષમાં તણાવ અને Y અક્ષમાં પ્રદર્શન લઈએ છીએ અને તમને ઊંધી યુ આકારનો વળાંક દેખાશે તેનો અર્થ એ છે કે જ્યારે તણાવ ઓછો હોય છે ત્યારે ઓછી પ્રેરણા નિષ્ક્રિયતા એ સુસ્તી નબળી કામગીરી તરફ દોરી જાય છે અને જેમ જેમ તણાવ વધતો જશે અથવા મધ્યમ સ્તરનો તણાવ હશે તે આપણને સજાગ ઉત્સાહિત પડકારજનક બનાવે છે એ સ્ટેજ જ્યાં પરફોર્મન્સ વધે છે અને તમે વળાંકની ટોચને Y અક્ષ સાથે જોડશો અને તે મધ્યમ એરોસોલ નો તબક્કો છે જે શ્રેષ્ઠ કામગીરી સાથે સંકળાયેલ છે આગળ કહો એક્સ અક્ષમાં હોવાથી તણાવ વધે છે અને તેથી હતાશા અસ્વસ્થતા અને તે અંતે ભાવનાત્મક શ્રમ ઉદાસીનતા સંસ્થા પ્રત્યે નકારાત્મક વલણ નામના તબક્કા તરફ દોરી શકે છે અને તે થશે એ નબળા પ્રદર્શનમાં પ્રતિબિંબિત થાય છે જેને બર્ન આઉટ નો તબક્કો કહેવામાં આવે છે તેથી આ વળાંકમાંથી આપણે જે શીખ્યા તે એ છે કે જ્યારે તણાવ ઓછો હોય છે અથવા એરોસોલ ઓછું હોય છે ત્યારે પ્રદર્શન ઓછું હોય છે અને જ્યારે તણાવ મધ્યમ હોય છે અને પ્રદર્શન વધારે હોય છે અને જ્યારે તણાવ વધારે હોય છે ત્યારે પ્રદર્શન ઓછું હોય છે તેથી તમામ તાણ કામગીરીમાં બગાડ તરફ દોરી જશે નહીં અને અમુક સમયે તણાવ જરૂરી છે તે આપણા માટે સારું છે જેમકે પીક પરફોર્મન્સ હાંસલ કરવા અને નાની કટોકટીનું સંચાલન કરવા માટે તે વ્યક્તિની સંપત્તિ છે જેને યુ સ્ટ્રેસ કહેવામાં આવે છે Eu તણાવ ઉચ્ચ પ્રદર્શન સાથે સંકળાયેલ છે જ્યારે નીચા અને ઉચ્ચ તણાવ બગડેલા અથવા ઓછા પ્રદર્શન સાથે સંકળાયેલા છે તણાવ એ વિદ્યુત પ્રવાહ જેવો છે અને તે ટોચની કામગીરી હાંસલ કરવા અને કટોકટીનું સંચાલન કરવા માટે વ્યક્તિની સંપત્તિ છે અને તેથી તણાવ એ માત્ર ખરાબ નથી અને એક સારા સમાચાર છે કે મધ્યમ સ્તરના તણાવ સાથે અથવા કામગીરીમાં વધારો થશે જ્યારે ઉચ્ચ સ્તરના તણાવથી આપણું પ્રદર્શન બગડશે અને એક અન્ય સિદ્ધાંત છે જેને તાણનું ડિમાન્ડ કંટ્રોલ મોડલ કહેવામાં આવે છે તે મુજબ વ્યક્તિમાં તણાવ ઉત્પન્ન થાય છે જ્યારે નોકરીની પર્યાવરણીય માંગણીઓ સમજાય છે જ્યારે વ્યક્તિની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવા માટે જરૂરી નિયંત્રણ અને ક્ષમતા કરતાં વધુ હોવાનું માનવામાં આવે છે આ તે માંગણીઓનો અર્થ છે કે આપણી પાસે અમુક ક્ષમતાઓ ચોક્કસ કૌશલ્યો છે તેમ તેઓ કહે છે ઉદાહરણ તરીકે આપણું કામ એવા સમયે કરવા માટે વધુ કૌશલ્ય અને વધુ ક્ષમતાઓની માંગ કરે છે જ્યારે આપણી ક્ષમતા પર્યાવરણીય માંગને પહોંચી વળવા માટે છે ત્યારે તમે તાણ અનુભવશે નહીં અને તેથી જ્યારે માંગ અને નિયંત્રણ વચ્ચે તફાવત હોય ત્યારે તણાવ થાય છે શું મારી ક્ષમતા છે શું મારું કૌશલ્ય છે શું મારું જ્ઞાન છે શું તમે પર્યાવરણની જરૂરિયાતોને પહોંચી વળવા પર્યાપ્ત છે જો હા હોય તો કોઈ તણાવ નથી જો તે ના હોય તો એ તણાવ છે અને તાણ એ તીવ્રતા સમયગાળો જટિલતા અને અનુમાનિતતાના પરિમાણો હોઈ શકે છે ઉદાહરણ તરીકે આપણે શરીરમાં થતી પીડાનું ઉદાહરણ લઈએ જો પીડા ઓછી તીવ્રતાની હોય અને તે ટૂંકા ગાળા માટે હોય અને તે ઓછી જટિલ હોય અને તે અનુમાનિત છે કે તે શરીરના ચોક્કસ ભાગમાં થાય છે તો આવા પ્રકારનો તણાવ વ્યક્તિ માટે ઓછો નુકસાનકારક છે તેનાથી વિપરિત જો પીડા ખૂબ વધારે હોય સમયગાળો લાંબો હોય અને તે શરીરના જુદા જુદા ભાગોમાં થાય છે જે કોઈ ચોક્કસ ભાગમાં સ્થાનીકૃત ન હોય અને તે અણધારી હોય તો તે વધુ તણાવ તરફ દોરી જાય છે તેથી ઉચ્ચ તાણ અને ઓછા તાણનો અનુભવ તણાવપૂર્ણ ઉત્તેજનાની તીવ્રતા અવધિ જટિલતા અને અનુમાનિતતા પર તણાવની અસર આધાર રાખે છે અને આગળ પ્રશ્ન એ આવે છે કેતણાવનું કારણ શું છે અને આપણે ચર્ચા કરી છે તેમ સ્ટ્રેસનું કારણ બને છે અને તે ઉત્તેજનાને સ્ટ્રેસર્સ કહેવામાં આવે છે ત્યાં વ્યક્તિગત પરિબળો હોઈ શકે છે જેમકે ત્યાં સંસ્થાકીય પરિબળો હોઈ શકે છે અને પછી પર્યાવરણીય પરિબળો હોઈ શકે છે ઉદાહરણ તરીકે પર્યાવરણીય પરિબળોમાં આપણી પાસે આર્થિક અનિશ્ચિતતા છે આપણી પાસે રોજગાર નથી રાજકીય અનિશ્ચિતતા જેમ કે તે અત્યારે બ્રિટનમાં છે તકનીકી અનિશ્ચિતતા એટલે કે રોજબરોજની ટેકનોલોજી બદલાઈ રહી છે અને તમારે તેનો સામનો કરવો પડશે આ તમામ પર્યાવરણીય પરિબળો તણાવનું કારણ બનશે તે 1946 માં હેન્સલી દ્વારા તણાવયુક્ત હતું જેને તણાવ સંશોધનના પિતા પણ કહેવામાં આવે છે અને વિવિધ પર્યાવરણીય અને શારીરિક ઉત્તેજના જેમ કે ભારે તાપમાન તણાવનું કારણ બને છે સંગઠનાત્મક પરિબળો જેવા કે કાર્યની માંગ જેમ કે ભૂમિકાની માંગ આંતર વ્યક્તિગત માંગણીઓ સંગઠનાત્મક માંગણીઓ સંગઠનાત્મક માળખું નેતૃત્વ સમયપત્રક દબાણ અને સમયનું દબાણ પણ તણાવનું કારણ બને છે અહીં થોડા ઉદાહરણો છે ઉદાહરણ તરીકે કહો કે તમે જે સંસ્થામાં કામ કરો છો તે માળખું ખૂબ જ અધિકૃત પ્રકારનું છે અને તમને તમારી નોકરીમાં નિર્ણય લેવાની કોઈ સ્વતંત્રતા નથી તે નિરાશા તરફ દોરી શકે છે તેવી જ રીતે નેતૃત્વ નિરંકુશ છે તે કોઈ નિર્ણય લેતો નથી જેમ કે લોકશાહી નિર્ણયો તેથી તમને લાગે છે કે હું સંસ્થાઓમાં એક વ્યક્તિ હોવાને કારણે નિર્ણય લેવામાં મારી ભાગીદારીથી પરેશાન નથી તેવી જ રીતે તમારી પાસે નોકરી છે અને તમારે સંસ્થાઓમાં અન્ય વ્યક્તિઓ સાથે સંબંધ રાખવાનો છે પરંતુ તમને અન્ય લોકો સાથે સંઘર્ષ છે વ્યક્તિઓ અને નોકરીમાં જેમકે જો તમે એસેમ્બલી લાઇન જોબના કિસ્સામાં અન્ય વ્યક્તિઓની મદદ ન લો તો તમે કામ કરી શકતા નથી એક વિભાગનું આઉટપુટ બીજા વિભાગ માટે ઇનપુટ બની જાય છે અને આવા પ્રકારના કામમાં જો વિભાગો એકબીજા સાથે સારી રીતે ખેંચાતા ન હોય તેનો અર્થ એ કે ગુણવત્તા નિયંત્રણ એકમ સાથેના આંતરવ્યક્તિત્વ સંઘર્ષને કારણે ઉત્પાદન એકમ દ્વારા જે પણ ઉત્પાદન કરવામાં આવે છે તે ઉત્પાદનોને નકારવામાં આવે તેવી શક્યતા છે અને આ વ્યક્તિત્વના અથડામણ સાથેની આંતર સમસ્યા અથવા એક વિભાગ સાથે બીજા વિભાગની આંતર વ્યક્તિગત સમસ્યાને કારણે પણ થશે અને અહીં તે ચોક્કસ યુનિટના કર્મચારીઓમાં તણાવ તરફ દોરી જશે જેઓ ઉત્પાદન કરી રહ્યા છે પરંતુ વ્યક્તિગત હરીફાઈને કારણે ગુણવત્તા નો નિયંત્રણ વિભાગ તેમની સારી ગુણવત્તાની પ્રોડક્ટ હોવા છતાં ઉત્પાદનોને પાસ કરી શકશે નહીં અને તે અને ગુણવત્તા નિયંત્રણ વિભાગ જે ઉત્પાદનો બનાવશે તે તમામને નકારી શકે છે એ જ રીતે એ ભૂમિકા માંગે છે માટે તમને નોકરી આપવામાં આવે છે અને તે જ સમયે તમારે તે કામ કરવાનું છે જ્યારે તમારી નોકરીઓ સફળતાપૂર્વક ચલાવવા માટે તમારે તમારા બાળકોની સંભાળ રાખવાની છે તમારે તમારા પરિવારના સભ્યોની કાળજી લેવી પડશે તમારે મહેમાનોનું મનોરંજન કરવું પડશે અને તમારે રાજકારણીઓ સાથે વાતચીત કરવી પડશે જો તમે સંસ્થામાં કર્મચારી હો તો આ બધી ભૂમિકાઓ તમારી આસપાસ હોય છે જો તમે ન કરો તો જો તમે કોઈપણ ભૂમિકાને સફળતાપૂર્વક ચલાવવામાં નિષ્ફળ થાઓ છો જે તણાવ તરફ દોરી જશે એ જ રીતે રોલ ડિસ્ટન્સ જો તમે ઓફિસમાં કામ કરતા પોલીસ ઓફિસર હોઈએ અને તમારી નીચે કોન્સ્ટેબલો કામ કરતા હોય અને તમે ઓફિસથી ફેમિલી તરફ પાછા ફરો તો ઓફિસથી ફેમિલી સુધી એ જ ભૂમિકા ભજવવામાં આવે છે તો તમને તે અનુભવ થશે તમારા બાળકો અને અન્ય લોકો સાથે પણ કોન્સ્ટેબલ જેવો વ્યવહાર કરો જે બાળકો અને ગૃહિણીઓ દ્વારા પ્રતિકૂળ રીતે જોવામાં આવશે નહિ ને તેથી આ બધા સંગઠનાત્મક પરિબળો પણ તણાવ તરફ દોરી જાય છે અને તમારી પાસે કામપણ છે જેની ડેડ લાઇન અને સમયનો ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે પરંતુ જોબ એટલી બધી છે કે નિર્ધારિત સમયમાં તે પૂર્ણ થશે નહીં તેથી સમયનું દબાણ તણાવનો સમય જનરેટ કરશે અને શેડ્યૂલ પ્રેશર તણાવ પેદા કરશે તેવી જ રીતે વ્યક્તિગત પરિબળો જેમ કે કૌટુંબિક સમસ્યાઓ આર્થિક સમસ્યાઓ વ્યક્તિત્વ તે પણ તણાવનું કારણ બનશે અને અહીં તમે તણાવના કેટલાક પરિણામો શોધી શકો છો ત્યાં શારીરિક પરિણામો મનોવૈજ્ઞાનિક પરિણામો અને વર્તણૂકીય પરિણામો હોઈ શકે છે અને સંસ્થાના સંદર્ભમાં તમે શોધી શકશો કે જો તમે ભારે તણાવથી પીડાતા હોવ અથવા તણાવના સતત સંપર્કમાં રહેવાથી બળે છે તેનાથી પણ બહાર અને જો તમે સતત સ્ટ્રેસ અથવા હાઈ સ્ટ્રેસ અનુભવો છો તો તેનાથી હ્રદય રોગ થાય છે તેનાથી અલ્સર હાઈ બ્લડ પ્રેશર માથાનો દુખાવો ઊંઘમાં ખલેલ માંદગીમાં વધારો થાય છે અને આ શારીરિક પ્રણાલીઓને ખલેલ પહોંચાડે છે મનોવૈજ્ઞાનિક પરિણામો જેવા કે સંસ્થાના સંદર્ભમાં નોકરીમાં અસંતોષ ઓછી પ્રતિબદ્ધતા તમે ભાવનાત્મક થાક અનુભવશો તમે હતાશ પણ અનુભવશો અને ક્યારેક તમે ખુશ થશો ક્યારેક તમે ડાઉન હશો અને મૂડમાં પણ ખલેલ પડશે તમેને ગુસ્સો અનુભવશો તમે હિંસા બતાવશો તમે ક્યારેક આક્રમક બનશો અથવા તમે બર્ન આઉટ નો અનુભવ કરી શકો છો અને તણાવના વર્તણૂકીય પરિણામો માં નીચું નોકરીનું પ્રદર્શન વધુ અકસ્માત ખામીયુક્ત નિર્ણયો ઉચ્ચ ગેરહાજરી અને કાર્યસ્થળે આક્રમકતા વગેરે હશે તેથી તણાવને કારણે તમે કામ પર જાણ કરશો નહીં અને ગેરહાજર રહેશો અને તણાવને કારણે ઘણા એક્ઝિક્યુટિવ્સ ઇશ્યૂ ના વિવિધ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી અને ખામીયુક્ત નિર્ણયો લે છે કારણ કે રિપોર્ટિંગ ફાઇલિંગ અથવા ઉત્પાદનમાં તણાવને કારણે ચોક્કસ એકમોમાં મોટી ભૂલો હશે અને સંભવ છે કે તમે સંસ્થામાં અકસ્માતો કરી રહ્યા છો જો તમે તણાવમાં છો કારણ કે તમારી માનસિક શારીરિક અને ભાવનાત્મક સિસ્ટમ ખલેલ પહોંચે છે અને તમે કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને તમારું શ્રેષ્ઠ આપી શકતા નથી તેથી ત્યાં ઘણા વર્તન અથવા તણાવના પરિણામો છે આ પરિણામોને કહ્યા પછી તમે કેટલાક નબળાઈ માર્કર્સ શોધી શકો છો અને નબળાઈ માર્કર્સ તમને કહેશે કે તમારી પાસે તેમાં છે તે પણ સૂચવે છે કે તમે તણાવ અને તણાવનો અનુભવ કરી રહ્યાં છો અને તેનું પરિણામ એ છે કે તમે વારંવાર માથાનો દુખાવો અનુભવો છો સતત તાણમાં હોવાનો અનુભવ થવો ખૂબ જ થાક હોવો માથામાં દબાણની લાગણી હૃદયના ધબકારા વધવા સહેલાઈથી ઈજા અનુભવવી હંમેશા ચિંતા કરવી ભૂતકાળ અને ભવિષ્યના નકારાત્મક પાસાઓ પર ધ્યાન આપવું વધુ પડતી પ્રતિક્રિયાઓ નાની સમસ્યાઓમાં જીવવું સૌથી ખરાબ થવાની અપેક્ષા રાખવી એક વાત એ કે સુનિશ્ચિત કરવા માટે કે બધું બરાબર છે અથવા તમે પરફેક્શનિસ્ટ છો નિર્ણયો લેવામાં અસમર્થ છો અથવા જે ખોટું થાય છે તે બધું જ વ્યક્તિગત રૂપે લેવાનું ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને ઘણીવાર ગભરાટની પ્રતિક્રિયાઓ અનુભવે છે વ્યક્તિગત સ્તરે અને સંસ્થાકીય સ્તરે તણાવની પ્રતિક્રિયાઓ આવી હોય જો તણાવ થાય તો શું થાય કર્મચારીઓ કર્મચારીઓ સંસ્થા છોડી દે છે અને એકવાર કર્મચારીની નાણાકીય પરિસ્થિતિઓ હશે અને ભારે તણાવને કારણે પ્રેરણા અથવા આંતરિક પ્રેરણા ઘટશે સંસ્થા પ્રત્યે નકારાત્મક વલણ હશે સિસ્ટમમાં ઉચ્ચ તરફ લોકો પ્રત્યે નકારાત્મક વલણ હશે સંસ્થાની નીતિઓ અને જો તણાવ વધુ હોય તો તમે ધ્યાન કેન્દ્રિત કરશો નહીં સંગઠનમાં તણાવ પણ દોરી જશે જ્યારે અચાનક તકનીકી આફતો આવશે ત્યારે ઉદાહરણ તરીકે ભોપાલ દુર્ઘટનામાં કંઈક ફાટવું અથવા ગેસ લીક થવા જેવું છે અને ત્યાં ધમકીઓ હશે અને સાથે સાથે નોકરીના અકસ્માતો અને બજારના દળોમાં ફેરફાર થશે આ સંગઠનમાં તણાવ તરફ દોરી જશે તેવી જ રીતે કેટલીક બાબતોમાં જે વ્યક્તિ સાથે વ્યક્તિગત રીતે થાય છે તે પણ તણાવ તરફ દોરી જાય છે આને જીવનની ઘટનાઓ કહેવામાં આવે છે તણાવપૂર્ણ જીવનની ઘટનાઓ જેમ કે નજીકના સંબંધીનું મૃત્યુ છૂટાછેડા નોકરી ગુમાવવી જાતીય મુશ્કેલીઓ કેદ કૌટુંબિક પરિસ્થિતિઓમાં ફેરફાર નાણાકીય સ્થિતિમાં ફેરફાર તણાવપૂર્ણ પરિસ્થિતિને સંભાળવાની જવાબદારી નોકરીમાં ફેરફાર આદતોમાં ફેરફાર જેમ કે ધૂમ્રપાન અને મદ્યપાન સહકાર્યકરો અથવા બોસ સાથે મુશ્કેલી આ જીવનની ઘટનાઓ છે જે પણ તણાવનું કારણ બને છે તે તણાવના પરિણામો છે અને જેમ કે નજીકના સંબંધીઓનું મૃત્યુ તણાવનું કારણ બનશે તણાવને કારણે જાતીય મુશ્કેલીઓ આવશે આદતોમાં ફેરફાર થશે અથવા સહવાસીઓ સાથે મુશ્કેલી થશે કામદારો અને બોસ તેથી તમે ત્રણ સ્પષ્ટ શબ્દોમાં તણાવના પરિણામો વિશે વિચારી શકો છો એક છે શારીરિક લક્ષણો જેમાં માથાનો દુખાવો બ્લડ પ્રેશર ગેસ્ટ્રિક અસ્થમા હૃદય રોગ અને કોર્ટિસોલ સ્ત્રાવનો સમાવેશ થાય છે તણાવના શારીરિક દેખાવો જેવા કે ચિંતા હતાશા નકારાત્મક અસર અને લાગણીઓ હશે વર્તણૂકનું દેખાવ જેવો કે પીણું ધૂમ્રપાન દારૂનું વધતું સેવન સંબંધના પરિણામો સંબંધી તકરાર અન્યથી દૂર રહેવું વગેરે હશે અને સંસ્થાકીય સ્તરે પણ તણાવ ગેરહાજરી તરફ દોરી જશે જેમકે નીચી પ્રતિબદ્ધતા ઓછી વ્યસ્તતા અને અતિશય તણાવ પણ મેનેજરોની ધારણાને વિકૃત કરશે આ નિર્ણય લેવાની ક્ષમતાને પ્રતિકૂળ અસર કરે છે આ કહેવાથી વ્યક્તિની અમુક ક્ષમતાઓ હોય છે અથવા વ્યક્તિના અમુક અંગત સંસાધનો હોય છે જે તેને તણાવને નિયંત્રિત કરવામાં મદદ કરશે જે વ્યક્તિઓ તમને લાગે છે કે તેઓ પરિસ્થિતિ સામે લડી શકે છે અને નોકરી અથવા જીવનમાં જે કંઈ થાય છે તેના પરિણામો માટે તેઓ પોતાને જવાબદાર બનાવે છે તેઓ એવા લોકો છે જેમને આંતરિક રીતે નિયંત્રિત કહેવામાં આવે છે આ લોકો એવા લોકોની સરખામણીમાં તણાવ માટે ઓછા સંવેદનશીલ હોય છે જેમને લાગે છે કે જીવન જે કંઈ પણ થઈ રહ્યું છે તે ભાગ્ય તક અને ભગવાન જેવી કેટલીક બાહ્ય શક્તિઓ દ્વારા નિયંત્રિત છે તેવી જ રીતે જો તમારામાં એવી ક્ષમતા હોય કે હું પરિસ્થિતિનું સંચાલન કરી શકું તો હું મુશ્કેલીઓમાં ટકી શકું તેને સ્વ અસરકારકતાનો તબક્કો કહેવાય એ જ રીતે એક વિશ્વાસ એક સકારાત્મક વિચાર કે હું તે કરી શકું છું અથવા આશાવાદ પણ તણાવ ઓછો કરશે અને સાથે સાથે જો તમને સામાજિક સમર્થન મળશે અને તેનાથી તણાવ પણ ઘટશે જ્યારે આપણે કહીએ છીએ કે સામાજિક સમર્થન ચાર બાબતો પર નિર્ભર કરે છે મારું સોશિયલ નેટવર્ક મોટું છે હું કેટલા લોકો સાથે સંપર્ક કરું છું અને કેટલા લોકો મારી નજીક છે અને મોટા સોશિયલ નેટવર્ક પર આધાર રાખી જે તમને તણાવમાં ઓછું આવતું હશે અને સામાજિક સમર્થનમાં પ્રકારની સહાય અથવા રોકડમાં સહાયનો સમાવેશ થાય છે જો તમે સમુદાય તરફથી મૂર્ત સમર્થન પ્રાપ્ત કરી શકો અથવા તમને રોજિંદી મુશ્કેલીઓ અથવા પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા માટે માહિતીપ્રદ સમર્થન પ્રાપ્ત થાય અથવા તમને નજીકના સંબંધીઓ તરફથી સહાનુભૂતિ અને સંભાળ પ્રાપ્ત થાય તો આને તાણ બાંધવામાં મૂર્ત સમર્થન કહેવામાં આવે છે પછી તમે તણાવનું સંચાલન કરી શકશો અને તાણને સંચાલિત કરવા માટે ખૂબ જ સરળ વિચારો છે જેમ કે ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો કસરત કરો પૂરતી ઊંઘ લો હકારાત્મક વિચારો સમજદારીપૂર્વક સમયનું સંચાલન કરો તમારા જીવનને સરળ બનાવો વ્યવસ્થિત થાઓ તમારા માટે સમય કાઢો ઉદાહરણો જેવા કે બ્રેક લો વોક કરો અથવા સંગીત સાંભળો વ્યાયામ કરો સ્વસ્થ આહાર લો મદદ માટે પૂછો અથવા માતાપિતા મિત્રો અથવા સલાહકારો સાથે વાત કરો આ તણાવને સંચાલિત કરવાની સરળ રીતો છે જો તમે તણાવના સંચાલન માટે જુઓ છો તો તેમાં બે મુખ્ય થીમ્સ છે જે તણાવને નિયંત્રિત કરવામાં સક્ષમ છે એક પશ્ચિમી થીમ છે જેમાં ઓટોજેનિક તાલીમ રાહત પ્રતિભાવ બાયોફીડબેક ભાવનાત્મક સ્વતંત્રતા તકનીકો અને આવી પરિસ્થિતિઓમાં ક્યાં તો તમે તણાવપૂર્ણ ઘટનાઓ સામે લડવા જાઓ છો અથવા તમે તણાવપૂર્ણ ઘટનાને છોડી દો છો જેને લડાઈ કહેવામાં આવે છે અને પ્રતિભાવ તે સમસ્યાને હેન્ડલ કરે છે કાંતો તમે પરિસ્થિતિનો સામનો કરવા માટે તમારી લાગણીને મોડ્યુલેટ કરો છો અથવા તમે તણાવ ઘટાડવા માટે સમસ્યાનો સીધો સામનો કરો છો અને જેને સમસ્યા કેન્દ્રિત કોપિંગ કહેવામાં આવે છે જ્યાં તમે સમસ્યાને નિયંત્રિત કરવા માટે સક્રિય પગલાં લો છો તે એક માર્ગ અથવા સમસ્યાને એવી રીતે મોડ્યુલેટ કરો કે જેથી તે તણાવ ઓછો કરે અથવા તો તમે તણાવનો સામનો કરવા માટે તમારી જાતને બદલો છો આનાથી વિપરીત પૂર્વીય સાહિત્યમાં ઘણી લોકપ્રિય તકનીકો છે અને આ સ્ટ્રેસ ઘટાડવા માટેની પુરાવા આધારિત તકનીકો છે ઉદાહરણ તરીકે શરીરના નીચેના ભાગમાંથી છૂટછાટની તકનીક તમે 10 સેકન્ડ માટે ચહેરાના સ્નાયુઓમાં ખસેડો છો અને તમે કહો છો કે શરીરનો કોઈ ચોક્કસ ભાગ છે તેવી જ રીતે તમે શરીરના નીચેના ભાગથી પગ અને પગથી ચહેરા અને માથા સુધી જાઓ છો અને દરેક ભાગ માટે તમે 10 સેકન્ડનો સમય લો છો અને ફરીથી તમે સ્વયમ સૂચન દ્વારા કહીને પાછા ફરો છો કે તે ભાગ હળવો છે તમારી આંખો બંધ કરીને સૂઈ જાઓ તમારી આંખો બંધ કરો એક કાર્પેટ મૂકો એમાં સૂઈ જાઓ તમે તમારી જાતને ત્યાં રાખો છો તેવી મુદ્રામાં સૂઈ જાઓ અને પછી તમારા શરીરના નીચેના ભાગથી ચહેરા અને માથા સુધીના દરેક ભાગને આરામ કરો અને દરેક ભાગ માટે તમે ફરીથી 10 સેકન્ડ લો જ્યારે તમે આરામ કરો ત્યારે વિપરીત રીતે જાઓ અને દરેક ભાગને આરામ કરવા માટે 15 સેકન્ડનો સમય લાગે છે અને આ છૂટછાટની ટેકનિક સ્ટ્રેસ મેનેજમેન્ટ સાથે પણ સંકળાયેલી છે તેવી જ રીતે યોગિક પ્રેક્ટિસમાં શવાસન અથવા યોગ નિદ્રા સક્રિય અવાજ હતા તમે સક્રિય અવાજ સાંભળો છો અને તે મુજબ તમે તમારા મનને પણ તણાવ સાથે વ્યવહાર કરવા માટે કન્ડિશન કરશો એ જ રીતે તમે ઊંડો શ્વાસ લો તેને થોડો સમય રાખો અને પછી છોડી દો આ મન અને શરીરના વિવિધ ભાગોના ઓક્સિજન પરિવહન માટે કરવામાં આવે છે તેનાથી એકાગ્રતા વધશે અને તેવી જ રીતે આરામદાયક સંગીત સાંભળવું યોગ અને ધ્યાન માટે જવું હસવું લાફિંગ ક્લબમાં જોડાવું અથવા તમારા મનને સ્વસ્થ કરવા માટે કહેવું બસ આજ માટે હું પ્રામાણિક રહીશ બસ આજ માટે હું મારા પ્રત્યે નિષ્ઠાવાન બનીશ ફરજ ફક્ત આજ માટે હું બીજાને સહન કરીશ ફક્ત આજ માટે હું આક્રમક નહીં થઈશ આ એક સ્વ કન્ડિશનિંગ પ્રકારની વસ્તુઓ છે જે તમારી ફરજમાં જોડાતા પહેલા દરરોજ કેટલાક નિવેદનો લખશે અને તમારા માટે તે જ નિવેદનનું પુનરાવર્તન કરશે તેથી તમારી કેટલીક વિચિત્ર વર્તણૂક જશે જે તણાવનું કારણ બને તેવી શક્યતા છે વિચિત્ર વર્તન એ જ રીતે તમારા વર્તણૂક સંબંધી રિપાર્ટી કસરત તમારા પોતાના અધિકાર માટે ઊભા રહેવું સમયનું સંચાલન સંબંધોમાં સુધારો યોગ્ય આહારનું સંચાલન અને યોગ અને સામાજિક માંથી તણાવ બહાર નીકળી જશે ટેકો તમને તણાવનું સંચાલન કરવામાં મદદ કરશે પશ્ચિમી તકનીકો જેમ કે સર્જનાત્મક વિઝ્યુલાઇઝેશન જ્ઞાનાત્મક વર્તણૂકીય તકનીકો ઓટોજેનિક તાલીમ છૂટછાટ પ્રતિભાવ બાયોફીડબેક તકનીકોથી ભાવનાત્મક સ્વતંત્રતા વગેરે જેવી તકનીકો પૂર્વીય દેશોમાં ઓછી જાણીતી છે તેથી જ્યાં આપણું સામાજિક અનુકૂલન છે સામાજિક સ્વીકૃતિ છે ત્યાં એવી તકનીક છે જેને આપણે અપનાવી શકીએ છીએ અને આપણે તણાવને ઘટાડી શકીએ છીએ અને અમારા એક અભ્યાસમાં પણ અમે બતાવ્યું છે કે યોગ અને ધ્યાનની પ્રેક્ટિસ કર્મચારીઓની બર્ન આઉટ ઘટાડે છે અને કેટલાક સંગઠનો તેઓ એ પણ ફરજિયાત બનાવી રહ્યા છે કે ઓફિસના સમય દરમિયાન કર્મચારીઓ યોગ અને ધ્યાનની પ્રેક્ટિસ કરી શકે જેથી તેમનો તણાવ ઓછો થઈ શકે અને તે પશ્ચિમી દેશોમાં વધુ લોકપ્રિય બની રહ્યું છે તેવી જ રીતે એક સ્થિતિમાં ઊભા રહીને જોગિંગ કરીને એરોબિક કસરતો વગેરે આ સરળ ટીપ્સ છે જે તમને તમારા તણાવને નિયંત્રિત કરવામાં મદદ કરશે ચાલો હવે આપણા તણાવનું સ્તર જાણીએ અહીં મેં એક પ્રશ્નકર્તા આપ્યો છે તમે તેને અજમાવી શકો છો અને જોઈ શકો છો કે તમે કેટલા તણાવપૂર્ણ છો અને તે મુજબ તમે એવી ટેકનિક વિશે વિચારો છો જે તમારા માટે યોગ્ય હશે અને તમારી જાતને પ્રેક્ટિસ કરો અને જો તમે તેને તમારા માટે કરશો તો તમે તમારા તણાવને નિયંત્રિત કરી શકશો અને તમે કાળજી રાખશો તમારા પોતાના ભાગ્યમાં અને તણાવમાંથી છૂટકારો મેળવો અને સંભવિત કર્મચારી અથવા સમુદાયમાં સંભવિત વ્યક્તિ બની શકો છો કારણ કે તણાવ જીવનના દરેક ક્ષેત્રમાં આપણું પ્રદર્શન અટકાવે છે ચાલો આપણે તેને નિયંત્રિત કરીએ અને તેથી મેં ક્યાંક કહ્યું છે કે સ્ટ્રેસ એ એક અંગારા અથવા આગની જેમ છે તમે તેને દૂર કરી શકો છો અથવા જો તમારે ફેલાવવું હોય તો તે તમને ફેલાવી શકે છે અને તમને બાળી પણ શકે છે તેથી પસંદગી તમારી છે અને મને લાગે છે કે તમારી પોતાની તકનીકો વિકસિત કરીને તમે ધ્યાન અને અન્ય તકનીકો પર જવાને બદલે તમારા તણાવને નિયંત્રિત કરી શકો છો તે માટે જુદી જુદી પરંપરા છે અને વૈજ્ઞાનિક પુરાવાઓ પણ ઉપલબ્ધ છે અને પુરાવા આધારિત તણાવનું સંચાલન તમને ઘણી મદદ કરશે હું કેટલાક દસ્તાવેજો પણ જોડીશ કે તમે પશ્ચિમ અને પૂર્વની સંભાવનામાં તણાવને કેવી રીતે સંચાલિત કરી શકો છો